તેથી ચાલો આપણે સૌથી સરળ શક્ય ઉદાહરણ સાથે આગળ વધીએ જે 1 D ઉદાહરણ છે તેથી હું જે કરવા જઈ રહ્યો છું તે મારા 1 D ઉદાહરણ માટે હું એક સ્ટ્રિંગ ની ગણતરી કરવા માટે ઉપયોગ કરો છો ત્યાં ઘણી બધી કનસ્ટ્રેન્ટ છે અમે તે બધાને આ ડિફરેનશીયલ ઇકવેશન તો u શું છે તે કોઈપણ સ્થાન x બરાબર પર સ્ટ્રિંગનું ડિસપ્લેસમેન્ટ છે તેથી સ્ટ્રિંગ છે અને F એ એપ્લાઇડ ફોર્સ બરાબર છે તેથી આપણે ચિંતા કરવાની જરૂર નથી કે આપણે આ ઇકવેશન કેવી રીતે યોગ્ય રીતે મેળવ્યું મિકેનિક્સે આપણને આ ઇકવેશન આપ્યું છે જે બીજા ક્રમનું ડિફરેનશીયલ ઇકવેશન છે તમે પહેલેથી જ જોઈ શકો છો કે જો હું અવગણીશ ચાલો મને મારી જાતથી આગળ ન આવવા દો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલુ રાખીએ ઓછામાં ઓછું સેટઅપ સ્પષ્ટ છે બે છેડે બાંધેલી તાર તો તે મારું ડિફરેનશીયલ ઇકવેશન છે તો આ કિસ્સામાં ઉદાહરણ તરીકે મારું L ઓપરેટર શું હશે એ બધું સાચું છે હકીકતમાં આ 1 D સમસ્યા છે પર્શિયલ ડેરિવેટિવ શું છે વિદ્યાર્થી x0 અને x બરાબર એક વધુ 0 અરે વાહ તે બે છેડે ક્લેમ્પ્ડ છે તેથી બાઉન્ડરી કંડિશન બંને છેડે છે ડિસપ્લેસમેન્ટ ok વિદ્યાર્થી આ શું ત્યાં શું વર્ણન છે તેથી આ એવા છે જેમ કે તમે નખ જાણો છો અને તમે કહી શકો છો અને આ વચ્ચેના અંત વચ્ચે આ બે પોઇન્ટ્સ પર એક તાર બાંધવામાં આવે છે વિદ્યાર્થી ફોર્સ લાગુ કરવામાં આવે છે ફોર્સ આ રીતે લાગુ કરવામાં આવે છે બરાબર કોઈપણ આરબીટરી પોઇન્ટ પર કોઈ સમયે હું થોડો ફોર્સ લાગુ કરું છું તે ફોર્સ એવા પોઇન્ટ પર હોવું જરૂરી નથી કે તે સમગ્રમાં લાગુ કરી શકાય અને તે f એ x નું ફંક્શન છે જે સમગ્ર સ્ટ્રિંગમાં નોન જીરો હોઈ શકે છે તમે તેના પર ઑબ્જેક્ટ મૂકી શકો છો તેથી f બરાબર વિતરિત થાય છે તેથી અમે fનું સ્વરૂપ શું છે તેની પરવા કરતા નથી અગાઉની સ્લાઇડમાં પ્રેરિત કર્યા મુજબ અમારો મુખ્ય ઉદ્દેશ મને શોધવાનો છે હું તમને બધું બરાબર કહી શકું છું તો હવે ગ્રીનના ફંકશન ની વ્યાખ્યા હવે શું છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ મને છેલ્લી સ્લાઇડની જેમ ગ્રીન ફંક્શનને ખૂબ જ સરળ રીતે વ્યાખ્યાયિત કરવું ગમશે તમને કેટલીક જગ્યાએ આ પણ એક જ વસ્તુ બરાબર લખેલું જોવા મળશે તો આ ફીજીકલ પ્રોબ્લેમ ની જીઓમેટ્રી શું છે અમે અરજી કરી રહ્યા છીએ તેથી આ મારી x અક્ષ છે અમુક પોઇન્ટએ x' અહીં મેં એક જ પોઇન્ટ પર ફોર્સ લાગુ કર્યું છે યાદ રાખો કે જમણી બાજુ માત્ર એક પોઇન્ટ પર શૂન્ય નથી તે ડેલ્ટા ફંક્શન છે તેથી xx' પર મેં થોડું ફોર્સ યોગ્ય રીતે લાગુ કર્યું છે તેથી તે આના જેવું છે કે આ ફોર્સ લાગુ થવાથી તાર હવે બેન્ડ થઈ ગયો છે આનો અર્થ એ છે કે આ કિસ્સામાં ભૌતિક અર્થઘટન સખત રીતે મુશ્કેલ છે કારણ કે હું અદ્રશ્ય થઈ ગયેલા નાના પોઇન્ટ પર ખૂબ જ વિશાળ ફોર્સ નો ઉપયોગ કરી રહ્યો છું તેથી આના જેવો ડાયાગ્રામ દોરવો એ સહેજ ગેરમાર્ગે દોરનારું છે કારણ કે અનંતમાં બતાવવાનો અર્થ શું છે મારો મતલબ છે કે ડેલ્ટા ફંક્શનની કિંમત તે સમયે ઇનફીનીટી છે પરંતુ તમારા ધ્યાનમાં રાખવા માટે તે માત્ર એક રજૂઆત છે કે એક પોઇન્ટ તરીકે જે થઈ રહ્યું છે તે આ સિસ્ટમ પર એક ફોર્સ લાગુ કરવામાં આવી રહ્યું છે અને હું સિસ્ટમનો પ્રતિભાવ જાણવા માંગુ છું જે અમે અહીં કરીશું તેથી આ પ્રતિભાવ પણ એ જ સીમાની શરતોને અનુસરશે જે છે તે એક ધારણા છે કે અમે ઠીક કરીશું તે અમને સમસ્યા હલ કરવામાં મદદ કરે છે અને તે પછી તમને ઇકવેશન ોની સુસંગત સિસ્ટમ મળશે તો આપણે આને આવી જ બાઉન્ડરી કંડિશન કહી શકીએ હું શું કહી શકું G છે અને જો આપણે ઇચ્છીએ છીએ કે આપણે હમણાં માટે જઈ રહ્યા છીએ માત્ર એટલું જ કહીએ કે આપણે આ ડેલ્ટા ફંક્શનથી સ્પષ્ટ રહીએ બધુ બરાબર સેટઅપ સ્પષ્ટ છે આગળનું સ્ટેપ તે ઠીક છે તેથી અમે તેને સીધું જ અવકાશી ડોમેનમાં જ સોલ્વ કરીશું ઠીક છે પ્રથમ પગલું શું હોવું જોઈએ તેના પર કોઈ સંકેતો છે જ્યારે તમે આ ઇકવેશન ને અહીં જુઓ છો કે તેના વિશે જે મુશ્કેલ ભાગ છે તે ડેલ્ટા ફંક્શન છે તે એવી રીતે ફંકશન કરશે જે કેટલીક મુશ્કેલી રજૂ કરશે તેથી જો હું કંઈક ઉકેલવા માંગું છું તો હું જે કરવાનો પ્રયાસ કરી શકું તે પ્રથમ વસ્તુ એ છે કે જ્યાં ડેલ્ટા ફંક્શન હાજર નથી અને તે ત્યારે થાય છે જ્યારે વિદ્યાર્થી x છે તેથી આપણે શું કરીશું તે એ છે કે જ્યારે આપણે આનો ઉકેલ લાવીશું તે કિસ્સામાં અહીં આ ઇકવેશન સાચુ બને છે તેથી આ કેપિટલ G બરાબર હોવું જોઈએ તો ફંક્શનનું બીજું ડેરિવેટિવ 0 છે હું કયા કોઓર્ડિનેટ્સ પ્રાઇમ્ડ કે અનપ્રિમ્ડ ના સંદર્ભમાં ડેરિવેટિવ લઈ રહ્યો છું વિદ્યાર્થી અપ્રાઈમ્ડ શું આનો કોઈ સરળ એનલિટીકલ સોલ્યુસન છે હા તે શું છે વિદ્યાર્થી તે લિનિયર છે લીનિયર ફંક્શન બરાબર છે તેથી હું કહી શકું છું કે આ ફક્ત સાચું છે તેથી આ પરિસ્થિતિ બે સંભવિત રીતે બે સંભવિત રીતે થઈ શકે છે એક છે અને બીજું બરાબર છે તેથી હું ફક્ત આ દોરીશ તો ફરીથી અહીં આ મારું x છે આ મારી લંબાઈ છે l આ 0 છે અને અહીં અમુક પોઇન્ટ x છે જે ભૌતિક પરિસ્થિતિ બરાબર છે તેથી જ્યારે હું વિચારું છું કે હું કયા પ્રકારનો ઉકેલ લખી શકું તેથી ત્યાં બે કેસ હશે બંને કિસ્સાઓમાં પહેલો કિસ્સો ઉકેલ યોગ્ય છે પરંતુ શું આ As અને Bs ડાબી અને જમણી બાજુએ સરખા હશે જમણી બાજુએ હોવું જરૂરી નથી તેથી હું તેને આ રીતે અને બરાબર લખીશ હું હમણાં માટે સ્પષ્ટ રહ્યો છું તેથી કોઈ આની સાથે દલીલ કરી શકે નહીં આ બંને કિસ્સાઓમાં મારી પાસે હોમોજિનિયસ ડિફરેનશીયલ ઇકવેશન છે જે ઉકેલ બંને બાજુ જમણી બાજુએ લિનિયર છે તો આ સમસ્યા કેટલા વેરીએબલ્સ રજૂ કરે છે કેટલા અજ્ઞાત છે વિદ્યાર્થી 4 4 અજાણ્યાઓ ઠીક છે તેથી ચાલો આપણે બાઉન્ડરી કંડિશન નો ઉપયોગ કરીએ કારણ કે તે આપણને આને ઉકેલવામાં મદદ કરશે તમે પહેલેથી જ એક વાત કહી શકો છો કે અહીં ડાબી બાજુએ x અને x'નું ફંક્શન છે જમણી બાજુ માત્ર x નું ફંક્શન લાગે છે તેથી આ કોન્સટન્ટ A અને B x ના ફંક્શન્સ હશે જે તમે હમણાં જ ધારી શકો છો અને તે બાઉન્ડરી કંડિશન માંથી આવશે તેથી પ્રથમ સીમા શરત જે આપણે લાગુ કરી શકીએ તે x0 છે તેથી હું ઇકવેશન પસંદ કરીશ 1 x0 પ્રથમ કેસમાં આવે છે તો આ પહેલો કેસ છે આ બીજો કેસ છે તો તે મને શું કહે છે તેનો અર્થ શું છે વિદ્યાર્થી B 1 0 છે વિશે હું કશું કહી શકું તેમ નથી આગળની સ્થિતિ જમણી બાજુએ થાય છે તેથી અહીં હું તે કહીશ તેથી હું કહી શકું કે બીજી બાબત એ છે કે આપણે શારીરિક રીતે અપેક્ષા રાખીએ છીએ કે તાર તૂટે નહીં તેથી તે કન્ટિનયુટી નું ઇકવેશન છે તેથી કન્ટિનયુટી નું ઇકવેશન એ પોઇન્ટ પર થશે કે જ્યાં મેં તાણ અન્ય જગ્યાએ લાગુ કર્યો છે તેમ છતાં તે નજીવી રીતે સતત છે તેથી આ xx પર થાય છે તેથી તે સૂચવે છે કે તો આ બે ઇકવેશન મને શું કહે છે તેથી કોઈપણ રીતે 0 છે તેથી x' પર ડાબી બાજુ શું છે x પર ડાબી બાજુ શું છે વિદ્યાર્થી હા પરંતુ અમે કન્ટિનયુટી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અમે તેને અહીંથી મેળવવા માટે ઉપયોગ કરીએ છીએ પરંતુ મને જે પણ ઉકેલ મળે છે તેથી ચાલો કહીએ કે માત્ર x ની ડાબી બાજુએ અને માત્ર x ની જમણી બાજુએ ત્યાં સ્ટ્રિંગ છે જે આવી રહી છે તે અચાનક શૂટ કરી શકતી નથી તે એક સ્ટ્રિંગ છે તે તોડી શકાતી નથી તેથી આ ડાબી મર્યાદા અને જમણી મર્યાદા હું એકબીજા પર સેટ કરવા જઈ રહ્યો છું જેથી મને સતત ફંકશન મળે અમારી પાસે કન્ટિનયુટી ની મૂળભૂત વ્યાખ્યા છે તેથી તે ડાબી બાજુની જમણી બાજુ છે આ કેસ 1 થી છે અને તે જમણી મર્યાદાની બરાબર હોવી જોઈએ તો યોગ્ય મર્યાદા મને શું આપશે વિદ્યાર્થી અને હું આના સંદર્ભમાં બદલી શકું છું તેથી આ મને આપશે જેથી તે મને તે કહે છે તો મેં 4 વેરિયેબલ્સથી શરૂઆત કરી અને અત્યાર સુધી આ 4 વેરિયેબલ્સ વચ્ચે મારી પાસે કેટલા સંબંધો છે તો મારી પાસે a b અને c બરાબર છે તેથી ત્રણ સ્થિતિઓ અત્યાર સુધી સાચી છે કે તે પર્યાપ્ત ખરેખર યોગ્ય નથી મારે વધુ એક સંબંધની જરૂર છે કારણ કે મારે સંપૂર્ણ સમસ્યા વિશે સંપૂર્ણ માહિતી આપવી છે તે ચોથી શરત શું હશે અમે કન્ટિનયુટી લાદીએ છીએ તે કન્ટિનયુટી શું તે ડિફરેનશીયલ ઇકવેશન સાથે સીધો વ્યવહાર કરે છે કોઈ અધિકાર નથી મેં ઉકેલનું સ્વરૂપ લીધું છે જે મેં તેને સમાન કર્યું છે તો કયો મુશ્કેલ ભાગ છે જે આપણે હજી સંભાળ્યો નથી xx' પર ડિફરેનશીયલ ઇકવેશન તેથી હવે આપણી પાસે કોઈ વિકલ્પ નથી હવે આપણે આનો સામનો કરવો પડશે તેથી આપણે આગળ શું કરીશું અંતિમ યુક્તિ શું છે તેથી મારી પાસે છે તેથી જો હું બીજા ડેરિવેટિવને ઇન્ટીગ્રેટ કરું તો મને શું મળશે બીજા ડેરિવેટિવને ઇન્ટીગ્રેટ કરવાથી મને પ્રથમ ડેરિવેટિવ મળશે દેખીતી રીતે તેથી જો હું આને સાહજિક રીતે ઇન્ટીગ્રેટ કરું તો જો હું આને બંને બાજુએ ઇન્ટીગ્રેટ કરું તો મને શું દેખાશે ડાબી બાજુ મને પ્રથમ ડેરિવેટિવ આપશે જમણી બાજુ મને આપશે વિદ્યાર્થી 1 1 સાચું તેથી તે કંઈક છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો ચાલો આપણે ઇન્ટીગ્રેશન કરીએ પરંતુ ઇન્ટીગ્રેશન નો પ્રદેશ શું હોવો જોઈએ તો આ મારું x' છે તેથી જો હું કોઈપણ પ્રદેશમાં ઇન્ટીગ્રેટ થઈશ તો ચાલો કહીએ કે જો હું અહીંથી અહીં ઇન્ટીગ્રેટ થઈશ તો શું કોઈ ફાયદો છે કારણ કે હું કોઈ પણ સંબંધ મેળવવા જઈ રહ્યો નથી આ ફંકશન ત્યાં જ ચાલુ છે પરંતુ બીજી બાજુ બધું ભૂંસી નાખ્યું બીજી બાજુ જો હું અહીંથી અહીં ઇન્ટીગ્રેટ થઈશ તો તે છે જ્યારે કંઈક રસપ્રદ બનશે તો ચાલો હવે ઇન્ટીગ્રેટ કરીએ તો આ મારું છે હું ઇન્ટીગ્રેટ કરવા જઈ રહ્યો છું હું વાયરની લંબાઈ પર ઇન્ટીગ્રેટ થઈ રહ્યો છું તેથી ઇન્ટીગ્રેશન નું વેરીએબલ x પોતે જ છે અને આ નું અભિન્ન અંગ બનશે તો ડાબી બાજુ મને શું આપે છે વિદ્યાર્થી જી તે મને G' આપશે ત્યાં બીજા ડેરિવેટિવનો અભિન્ન ભાગ મને પ્રથમ ડેરિવેટિવ આપશે તેથી આ મને આપશે અને જમણી બાજુ મને આપશે વિદ્યાર્થી 1 1 સાચું કારણ કે મેં ઇન્ટીગ્રેશન માં સિંગયુંલારીટી નો સમાવેશ કર્યો છે શું હું ડાબી બાજુની કિંમત જાણું છું હું તેને બરાબર જાણું છું તેથી ડાબી બાજુ ફક્ત મને આપવા જઈ રહી છે તેથી તે G' બંને કિસ્સાઓમાં G શું છે અને તેથી આ માટે અને યોગ્ય છે તેથી આ મને આપશે તેથી તે મારો ચોથો સંબંધ છે જેની મને જરૂર હતી તેથી હું ફક્ત આને સરળ બનાવી શકું છું હું તમને ફાઇનલ એક્સપરેશન કહીશ કે જે મને મળે છે તે મને મળશે અને ઠીક છે તેથી મેં હમણાં જ અહીં બીજગણિત કર્યું છે I have these I હતો આ સંબંધ પણ અહીં સંબંધ c પર મેં તેને આ સંબંધ d બે ઇકવેશન અને બે વેરીએબલ્સ ની સાથે મૂક્યો છે હું એક એક બેને દૂર કરી શકું છું અને અહીંથી મેળવી શકું છું જે આપવામાં આવ્યો છે તેના સંદર્ભમાં તેથી ફાઇનલ સોલ્યુસન જે હું અહીં મેળવી શકું છું તે હું ફરીથી લખી શકું છું મને a અને માટે બે કેસની જરૂર પડશે તેથી પ્રથમ કિસ્સામાં આ બનશે તેથી તે એટલું મુશ્કેલ નહોતું કે મેં બાઉન્ડ્રી કનડીશન નો ઉપયોગ કર્યો મેં એ હકીકતનો ઉપયોગ કર્યો કે મેં જ્યાં આવેગ મૂક્યો છે તેની માહિતીનો ઉપયોગ કર્યો અને મને પ્રતિસાદ મળ્યો તો હું અંતિમ ઉકેલ શું લખીશ અંતિમ ઉકેલ એ છે કે ડિસ્પ્લેસમેન્ટન છે હું જાઉં છું તેથી મેં હમણાં જ ઇમ્પલ્સ રિસ્પોન્સ ની આખી મશીનરી લાગુ કરી છે અને તેને ગ્રીનના ફંક્શનનું નવું નામ આપ્યું છે અને તમને ગ્રીનના ફંક્શનની ગણતરી કેવી રીતે કરવી તે એક સરળ 1 D ઉદાહરણમાં બતાવ્યું છે હવે જો તમારો ઓપરેટર અહીં છે આ જો આ ઓપરેટર કંઈક અલગ હોત તો બધી ગણતરીઓ બદલાઈ જશે પરંતુ વિચાર એ જ રહેશે તો આ તમારું ખૂબ જ સરળ 1 D ઉદાહરણ છે